તેથી આપણે આપણી ચર્ચા ચાલુ રાખીએ તેથી આ લેક્ચરમાં આપણે ક્લૉક સ્ક્યુ ને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક સામાન્ય વ્યૂહરચનાઓ વિશે વાત કરીશું કારણ કે આખરે આપણી સમસ્યા જો તમને યાદ હોય તો આપણે કહ્યું હતું કે ક્લૉકની પિન માંથી આપણે ક્લૉક નેટ નાખવી પડશે જે ક્લૉક સિગ્નલ ને બધા ટર્મિનલ પોઈન્ટ્સ પર ફીડ કરશે અને આપણે આ એકંદર નેટવર્ક માં આ સ્ક્યુને નિયંત્રિત કરવા પડશે તેથી કોઈપણ 2 ટર્મિનલ પોઇન્ટ પર ક્લૉક સિગ્નલ અથવા ક્લૉકની એડ્જ ના આગમન સમયનો મહત્તમ તફાવત મર્યાદામાં રાખવો જોઈએ બરાબર તેથી પ્રથમ આપણે ક્લૉક સ્ક્યુ ઘટાડવા માટે વ્યાપક વ્યૂહરચનાઓ જોઈએ તેથી ચાલો હું સમજાવવાનો પ્રયત્ન કરું કે આ 2 મુખ્ય વ્યૂહરચના શું છે પ્રથમ વ્યૂહરચના કહે છે કે બધા ક્લૉકના ઇનપુટ્સ જે એક સાથે છે તેને શોધો તો આનો અર્થ શું છે તો ચાલો હું માત્ર સમજાવું ધારો કે મારી પાસે એક ચિપ છે ચાલો માની લઈએ કે મારી બધી ક્લૉક એટકે કે ક્લૉક ઇનપુટ જે સ્થળોએ મારે ક્લૉક સિગ્નલ ફીડ કરવાનું છે તે બધા નજીકમાં સ્થિત છે ચાલો આ રીતે કહીએ અને ચાલો કહીએ કે આ મારી ક્લૉક પિન છે જ્યાંથી ક્લૉક સિગ્નલ મારી ચિપમાં પ્રવેશી રહ્યું છે તેથી આ ક્લૉક સિગ્નલને આ સુધી લઈ જવા માટે હું જે પણ વ્યૂહરચનાનો ઉપયોગ કરું છું કહો કે હું આના જેવા કેટલાક જોડાણોનો ઉપયોગ કરી શકું છું હવે એક વાત સ્પષ્ટ છે કે આ નેટનો મુખ્ય ભાગ છે આ ભાગ સામાન્ય છે અને અહીં આ વિસ્તારમાં કેટલીક ભિન્નતા છે 2 વાયર ની લંબાઈ થોડી અલગ છે તેથી એકંદરે આ સ્ક્યુ આ સ્થાનિક પ્રદેશમાં વાયરની વિવિધતા સુધી મર્યાદિત રહેશે હવે જો આ ક્લૉકની પિન નાના પ્રદેશમાં સ્થિત થવા માટે મર્યાદિત છે તો આ મહત્તમ વિવિધતા કે જે વિશે આપણે વાત કરી રહ્યા છે તે વિવિધતા પણ નિયંત્રિત કરી શકાય છે તેથી આ વ્યૂહરચનાનો અર્થ એ છે કે જો કે તે સરળ લાગે છે પરંતુ વ્યવહારીક રીતે સમાવિષ્ટ કરવા માટે સરળ નથી કારણ કે સામાન્ય ચિપમાં તમને લગભગ દરેક જગ્યાએ ક્લૉકોની જરૂર પડશે તમે ધારી શકતા નથી કે ક્લૉકો માત્ર નાના ભૌમિતિક વિસ્તારમાં સ્થિત અથવા કેન્દ્રિત હશે તેથી આ પ્રથમ વ્યૂહરચના હતી કારણ કે મેં કહ્યું હતું કે આ વ્યૂહરચના સામાન્ય રીતે અમલમાં મૂકવી મુશ્કેલ છે બીજી વ્યૂહરચના એ છે કે ચાલો આપણે તેમને નજીક લાવવાનો પ્રયાસ ન કરીએ પરંતુ ડિલેને સંતુલિત કરવાનો પ્રયાસ કરીએ તેથી તે જ ક્લૉક પિન સિગ્નલને ફીડ કરે છે પરંતુ ચાલો આપણે વાયરને એવી રીતે રૂટ કરીએ કે ડિલે કોઈ રીતે સંતુલિત થઈ રહ્યો છે બરાબર તેથી ધારો કે મેં કહ્યું હતું કારણ કે પ્રથમ વ્યૂહરચના અમલમાં મૂકવી મુશ્કેલ છે આપણે સામાન્ય રીતે બીજી વ્યૂહરચનાનો ઉપયોગ કરીએ છીએ તેથી ચાલો પહેલા બીજી વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરીએ હવે આ બીજી વ્યૂહરચના ફરીથી વ્યાપકપણે જો તમને લાગે કે આપણે બે વસ્તુઓ કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ પ્રથમ અભિગમ કદાચ મારી પાસે ચોક્કસ સંખ્યાની પિન છે જ્યાં મારે ક્લૉક સિગ્નલ મોકલવું પડશે તેથી હું કેટલીક ગણતરીઓ સાથે દરેક ક્લૉક સિગ્નલો પર સ્વતંત્ર લાઈન દોરવાનો પ્રયત્ન કરું છું જેથી ડિલે લગભગ સમાન છે અથવા હું સામાન્ય પ્રકારનું નેટવર્ક લેઆઉટ કરવાનો પ્રયાસ કરું છું પછીથી હું કેટલીક રીતે પિનને નેટવર્ક સાથે જોડવાનો પ્રયત્ન કરીશ જનરલ નેટવર્ક નાખવું વધુ સરળ બનશે તે અર્થમાં વધુ સામાન્ય હશે કે ક્લૉકો લગભગ સમગ્ર ચિપમાં ઉપલબ્ધ હશે અને પછી તેઓ જ્યાં હશે ત્યાં ચોક્કસ પિન સ્થાન પર તમે નજીકના ક્લૉક પોઇન્ટ સાથે જોડવાનો પ્રયાસ કરો કંઇક તે રીતે આપણે પછીથી આની વિગતમાં જઈશું તેથી પ્રથમ વિકલ્પ કે જેના વિશે મેં અહીં વાત કરી હતી તેને ક્યારેક સ્પાઈડર લેગ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે સારું સ્પાઈડર લેગ ડિસ્ટ્રીબ્યુશનમાં સંખ્યાબંધ લાક્ષણિકતાઓ છે હું આને સમજાવીશ પહેલા સ્પાઈડર લેગ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કેવું દેખાય છે તે જોઈએ તે આના જેવું કંઈક દેખાય છે તમે જુઓ છો કે અહીં તમારી પાસે ક્લૉકનો સ્ત્રોત છે જે કદાચ ચિપની બહારથી આવી રહ્યો છે તમારી પાસે એક શક્તિશાળી ડ્રાઇવર છે કારણ કે આ ડ્રાઇવર આ બધી શાખાઓને કરંટ પૂરો પાડવા સક્ષમ હોવો જોઈએ શાખાઓની સંખ્યા વધારે હોઈ શકે છે બરાબર તેથી આ અંતિમ પોઇન્ટ્સ છે જ્યાં ક્લૉક સિગ્નલો જરૂરી છે હું તેમને કલોક પિન કહું છું કારણ કે તેઓ મનસ્વી રીતે સ્થિત છે આ આર્મ્સ સ્પાઈડરના પગ જેવા દેખાશે તે સામાન્ય રીતે અને બીજી વસ્તુ છે આ ક્લૉક સિગ્નલ એક વસ્તુ હું તમને કહું છું કે આ સ્ક્યુ અને જિટર અવરોધો અને જરૂરિયાતોને કારણે આ ક્લૉક સિગ્નલ પછીથી આપણે જોશું એ પાવર અને ગ્રાઉન્ડ સિગ્નલો પણ તે સિગ્નલ રાઉટીંગ ની સરખામણીમાં એક જ લેયર પર નાખવામાં આવ્યા છે જ્યાં તમે ક્યાં તો 2 લેયર 3 લેયર જાણો છો ત્યાં આ પ્રકારનું રાઉટીંગ થાય છે તેથી જ્યારે પણ આપણે એક લેયરથી બીજા લેયર પર સ્વિચ કરીએ છીએ ત્યાં વાયર કનેક્શન હોય છે પરંતુ જ્યારે પણ તમારી પાસે વાયર કનેક્શન હોય ત્યારે ક્લૉકમાં વધારાના ડિલે થાય છે તેથી તે ડિલે આપણે ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ બરાબર તેથી ક્લૉક અથવા પાવરમાં આપણે સામાન્ય રીતે આવા વાયરોનો ઉપયોગ કરતા નથી એટલે કે જ્યારે જરૂરી હોય ત્યારે જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે શક્ય તેટલું તે જ સમાન લેયર પર વાયરો નાખવાનો પ્રયત્ન કરીએ છીએ તેથી બાકી હું આ વિશે વાત કરું છું તેથી આ ડ્રાઈવર પૂરતો શક્તિશાળી હોવો જોઈએ તેથી જ્યારે હું કહું છું કે હું એક શક્તિશાળી ડ્રાઇવર શક્તિશાળી ડ્રાઇવર બનાવવાની ઘણી રીતો છે આપણે આ વિશે થોડી વાર પછી વાત કરીશું તેથી પાછા જઈએ તેથી આપણે ડ્રાઈવરનો ઉપયોગ કરીએ છીએ ચાલો N પોઈન્ટ કહીએ ત્યાં N ક્લૉક પિન છે આપણે આ તમામ N પીન ચલાવી રહ્યા છીએ તેથી ક્લૉકના સોર્સથી દરેક મંજિલોમાં એક અલગ વાયર જશે બરાબર હવે જે લોકો ટ્રાન્સમિશન લાઈન થી પરિચિત છે તેઓ હવે એક વાત જાણતા હશે કે જ્યારે પણ તમે લાંબી ટ્રાન્સમિશન લાઈન ચલાવી રહ્યા હોવ ત્યારે પ્રતિબિંબ અને અન્ય સમસ્યાઓ જેવી કેટલીક અસરો હોય છે જેના કારણે આપણે સામાન્ય રીતે લાઈનનાં અંતમાં ટર્મિનેટિંગ રેઝિસ્ટન્સ નો ઉપયોગ કરવો પડે છે અગાઉ તમે પાતળા અને જાડા ઈથરનેટ કેબલ્સ જોયા હોય તે માટે જ્યારે તમે નેટવર્ક કેબલ નાખ્યો ત્યારે તેથી અંતે સામાન્ય રીતે 75 ઓહ્મ અથવા 300 ઓહ્મ ટર્મિનેશન રેઝિસ્ટન્સ હતો જે જોડાયેલ હતો જે ટ્રાન્સમિશન લાઇન આવશ્યકતાઓના સંદર્ભમાં જરૂરી છે તેથી અહીં પણ તે કંઈક આના જેવું હશે આ લેગને ટ્રાન્સમિશન લાઇન તરીકે ગણી શકાય તેથી આ ટ્રાન્સમિશન લાઇનના દરેક અંતે તમારે ટર્મિનેશનનો રેઝિઝ્ટન્સનો ઉપયોગ કરવો પડશે બરાબર તેથી આ વધારાના ઓવરહેડ્સ છે પરંતુ જો તમે આ કરો છો તો કુલ લોડ રેઝિસ્ટન્સ R ત્યાં N આઉટપુટ છે જુઓ આ રેઝિસ્ટન્સ R છે ચાલો R R R R કહીએ આ બધા રેઝિસ્ટન્સ સમાંતર દેખાય છે કારણ કે આ સમાંતર જોડાણો છે તેથી આ ડ્રાઈવર જે અસરકારક લોડ ચલાવશે તે આ હશે R ભાગ્યા N હશે તેથી જો તમારું R 75 ઓહ્મ છે અને તમે 3 પોઇન્ટ ચલાવી રહ્યા છો તો અસરકારક લોડ 25 ઓહ્મ હશે અને આ એક મુદ્દો છે જે હું પછીથી ફરી આવીશ કે ઉચ્ચ પાવર ડ્રાઇવિંગ ક્ષમતા માટે તમારે ઘણીવાર 2 અથવા વધુ ડ્રાઇવરોને સમાંતર જોડવાની જરૂર પડી શકે છે તેથી આ એક વ્યૂહરચના છે જેનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ દેખીતી રીતે તમે સમજી શકો છો કેટલીક ખામીઓ છે તમારે રેઝિસ્ટન્સ સાથે દરેક ક્લૉક પિનનો ઉપયોગ અથવા સમાપ્ત કરવો પડશે જે વધારાના વિસ્તાર વધારાના ઓવરહેડને નોતરશે જે હંમેશા શક્ય ન હોઈ શકે તેથી જો કે આ પદ્ધતિ એક વૈકલ્પિક છે જ્યાં તમે ક્લૉકને વિવિધ પિન પર મૂકી શકો છો અને ફરીથી બીજા પોઇન્ટ પર સ્ક્યુને સંતુલિત કરવા માટે તમારે ખાતરી કરવી પડશે કે સ્પાઇડરના તમામ લેગ લગભગ સમાન છે તેથી તે હેતુ માટે તમારે તેને ખાસ રીતે રુટ કરવો પડી શકે છે તમારે કયારેક ચકરાવો બનાવવો પડશે તેને સ્નેકીંગ કહેવામાં આવે છે જેમ કે સાપ આ રીતે પડેલો છે સીધા પસાર થવાને બદલે તમે ઇરાદાપૂર્વક લાંબી લાઇન બનાવો તે બીજી લાઇન સાથે મેળ કરવા માટે આવી વસ્તુઓ તમારે કરવી પડશે તેથી બીજો વિકલ્પ ક્લૉક ડિસ્ટ્રીબ્યુશન ટ્રી છે તેથી ક્લૉક ડિસ્ટ્રીબ્યુશન ટ્રી કંઈક આના જેવું લાગે છે તેથી અહીં તમે જુઓ એક ડ્રાઈવર ને બદલે મારી પાસે ઘણા ડ્રાઈવરો છે આ ડ્રાઈવરો છે અને આ ડ્રાઈવરો ટ્રીની શાખાઓ સાથે મૂકવામાં આવ્યા છે તેથી હું એક ટ્રીની જેમ ક્લૉક નેટવર્ક નાખું છું હવે માની લો કે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 12 ટર્મિનલ પોઇન્ટ છે તેથી ક્લૉકના સ્ત્રોતથી શરૂ કરીને હું આ ડ્રાઇવરને ધ્યાનમાં રાખીને પહેલા 3 ક્લૉકના સ્ત્રોત પર જાઉં છું પછી આ દરેક ડ્રાઇવર 4 લાઇન ચલાવી રહ્યો છે અને આ દરેક ડ્રાઇવર હું એક બતાવી રહ્યો છું તે ફરીથી 4 ને ચલાવી શકે શકે છે હું માત્ર એક લાઇન બતાવી રહ્યો છું તેથી હવે આ રીતે તમે જે લાભ મેળવો છો તે 2 પ્રકારનો છે પ્રથમ તમારે ખૂબ મોટા ડ્રાઇવરોની જરૂર નથી તમારે નાના ડ્રાઇવરોની જરૂર છે અને બધા ડ્રાઇવરો ખૂબ સમાન પરિમાણ અને કદના હોઈ શકે છે બીજું જો તમે આ કરો છો તો તમે જુઓ છો કે સિગ્નલોનો મુખ્ય ડિલે ડ્રાઇવરોનો ડિલે હશે કારણ કે કદાચ આ ઇન્ટરકનેક્શન ડિલે ઓછો હશે તેથી આ ઇન્ટરકનેક્શનનો ડિલે ડ્રાઈવરના ડિલે કરતા ઘણો ઓછો હશે પણ આપણે વાયરના લેઆઉટ ને એવી રીતે સંતુલિત કરવાનો પ્રયાસ કરીશું કે વાયરની લંબાઈ લગભગ સમાન હશે તેથી ક્લૉકના સ્ત્રોતથી ક્લૉકના ટર્મિનલ સુધી તમારે પસાર થવા માટે બરાબર 3 ડ્રાઇવરોની જરૂર છે તેથી વિચાર એ છે કે તમે તમારા ક્લૉક નેટવર્કને એવી રીતે મૂકી રહ્યા છો કે જેથી ક્લૉકના સ્ત્રોતમાંથી અને ક્લૉકના ટર્મિનલ પોઇન્ટમાંથી ડિલે આપમેળે લગભગ સમાન બની જાય તમે જેટલા ડ્રાઇવરોમાંથી પસાર થઈ રહ્યા છો તેની સંખ્યા સમાન છે અને એક ડ્રાઇવરથી બીજા માટે પછી તમે જે રીતે લેઆઉટ કરો છો તે એક પ્રકારનું નિયમિત લેઆઉટ હોવું જોઈએ વાયરની લંબાઈ બધી સમાન હોવી જોઈએ તેથી તે ડિલે પણ લગભગ સમાન હશે બરાબર તેથી ક્લૉક ડિસ્ટ્રીબ્યુશન ટ્રી પાછળનો આ મૂળ સિદ્ધાંત છે ઓકે તેથી હવે આપણે ક્લૉક બફર્સ નો ઉપયોગ કરીએ છીએ અહીં હું બતાવી રહ્યો છું તેથી આપણને ક્લૉક બફર્સની જરૂર કેમ છે સારું ક્લૉક બફર્સનું એક સ્પષ્ટ કારણ મેં તમને અગાઉ કહ્યું હતું કે તમારે વધુ કરંટ ચલાવવાની જરૂર છે કદાચ ક્લૉકનો સ્ત્રોત કરંટને 100 અથવા 1000 પોઇન્ટ સુધી લઈ જઈ શકતો નથી તેથી મને કરંટને વધારવા માટે બફર્સની જરૂર છે પરંતુ અન્ય કારણો પણ છે પ્રથમ વસ્તુ એ છે કે ક્લૉક સિગ્નલ વૈશ્વિક છે ક્લૉક લાઇન સામાન્ય રીતે ખૂબ લાંબી હોય છે ચિપના એક છેડાથી બીજા છેડા સુધી તે જઈ શકે છે અને જો ત્યાં લાંબી લાઈનો હોય તો ત્યાં ડિસ્ટ્રીબ્યુટેડ કેપેસિટન્સ અને રેઝિસ્ટન્સ હશે અને RC ડિલે હશે તો મારો કહેવાનો અર્થ એ છે કે ધારો કે મારી પાસે આ જેવી ચીપ છે તેથી મારી પાસે અહીં ક્લૉકની પિન છે આ ક્લૉકની પિનમાંથી હું લાંબો ક્લૉક વાયર મૂકી રહ્યો છું ચાલો આપણે પિનને અહીં કહીએ હવે ટ્રાન્સમિશન લાઇન ના પરિબળોને કારણે આ રેખા સાથે ત્યાં રેઝિસ્ટન્સ અસરો હશે કેપેસિટીવ અસરો હશે એક જ જગ્યાએ નહીં તેથી લાંબી લાઇન લાંબા RCના મૂલ્યો હશે અને જેમ તમે કોઈપણ RC પ્રકારના નેટવર્ક માટે જાણો છો આપણે તેને RC ડિલે તરીકે ઓળખીએ છીએ તેથી જો આપણે ક્યાં તો R ઘટાડી શકીએ અથવા C ઘટાડી શકીએ તો ડિલે ઘટશે બરાબર પરંતુ જો આપણી પાસે લાંબો વાયર હોય તો આ R અને C બંને વધુ હશે પરંતુ તેનાથી વિપરીત જો આપણે એક લાંબા વાયરને બદલે આવું કરીએ જો આપણે તેને બફર્સ નાખીને નાના ટુકડા કરી દઈએ તો તમારો અસરકારક RC ડિલે આ દરેક વિભાગો માટે ખૂબ ઓછો હશે અને ટૂંકા વાયરની સરખામણીમાં લાંબા તાર માટે ફાળો વધુ ઝડપથી વધે છે તેથી આ ટૂંકા વિભાગોના ડિલેનો આ સરવાળો આ લાંબા વિભાગના ડિલે કરતાં ઘણો ઓછો હશે જો તમારી પાસે એક જ વિભાગ હોય તેથી વિચાર એ છે કે જો આપણે લાંબા ઇન્ટરકનેક્શનને ટૂંકા ઇન્ટરકનેક્શનમાં તોડવા માટે બફર્સનો ઉપયોગ કરીએ છીએ તો તમારો એકંદર ડિલે ઓછો થશે તે એક કારણ છે અને સારું તમે દલીલ કરી શકો છો કે હું વાયરને પહોળો બનાવીને મારો RC ડિલે ઘટાડી શકું છું જુઓ હું RC માટે વાત કરું છું બરાબર રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ વિશે વાત કરું છું તો ધારો કે હું આ રીતે વાયર નાખું છું હું તેને લંબચોરસ તરીકે બતાવી રહ્યો છું તેથી એક વિકલ્પ તરીકે હું તેને પહોળો બનાવી શક્યો હોત તેથી જો હું તેને પહોળો બનાવીશ તો તેનો અર્થ ઓછું રેઝિસ્ટન્સ થશે પરંતુ તેનો અર્થ કેપેસિટન્સમાં વધારો પણ હશે કારણ કે જો વાયર પહોળો હોય તો બીજા લેયર નું કેપેસિટન્સ પણ વધુ હશે બરાબર કારણ કે પહોળા વાયરમાં બીજા લેયર કરતાં ઘણું વધારે કપલિંગ હશે કેપેસિટન્સનું મૂલ્ય જુઓ જો તમને સૂત્ર યાદ હોય તો તે પ્લેટના વિસ્તાર સાથે પ્રમાણસર છે અને જો તમે વાયરને પહોળો બનાવો તો પ્લેટનો વિસ્તાર વધી રહ્યો છે તેથી કેપેસિટન્સ વધી રહ્યું છે તેથી ફક્ત વાયરને સાંકડો અથવા પહોળો બનાવવાથી તમને મદદ નહીં મળે વચ્ચે બફર્સનો સમાવેશ અથવા રજૂ કરવો પડશે બરાબર તેથી આપણી પાસે જે ચોખ્ખું તારણ છે તે એ છે કે આપણે RC ડિલેને ઘટાડવા માટે બફર્સનો સમાવેશ કરવો પડશે પરંતુ બીજો ફાયદો છે તે ક્લૉક વેવફોર્મને સાચવવામાં મદદ કરે છે આનો અર્થ શું છે તેથી જ્યારે પણ સિગ્નલ ડિજિટલ સિગ્નલ આપણે 0 1 વિશે વાત કરી રહ્યા છીએ તે લાંબા અંતર પર પસાર થાય છે તેથી ફરીથી આ RC અસરને કારણે સિગ્નલની પ્રકૃતિ વિકૃત થઈ જાય છે કોમ્યુનિકેશન લાઇનની લંબાઈ જેટલી વધુ હશે વિકૃતિ વધુ હશે તેથી જો હું થોડા સમય પછી બફર રજૂ કરું તો બફરનું આઉટપુટ આ સિગ્નલ ફરીથી વિકૃતિ મુક્ત બનશે તેથી આપણે સિગ્નલ અવાજ અથવા વિકૃતિની મહત્તમ માત્રાને નિયંત્રિત કરી રહ્યા છીએ જે બફરોમાં જઈ શકે છે તે પણ તેમાં મદદ કરી શકે છે ડિલે વધશે પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે કુલ વિસ્તારની દ્રષ્ટિએ ત્યાં મોટી સંખ્યામાં બફરો રજૂ કરી શકાય છે અને તે કુલ વિસ્તારના 5 ટકા જેટલો કબજો કરી શકે છે બરાબર અને આ બફર્સ અપસ્ટ્રીમ લોડ અવરોધ થી ક્લૉક નેટ ને અલગ કરવામાં મદદ કરે છે તો આ પોઇન્ટનો અર્થ શું છે ધારો કે મારી પાસે એક બફર છે જે સીધી રીતે ડ્રાઇવિંગ કરે છે તો ચાલો કહીએ કે 100 ક્લૉક લોડ છે તેથી હું જે કુલ લોડ ચલાવી રહ્યો છું તે 100 લોડ છે તેથી દરેક લોડમાં અમુક કેપેસિટેન્સ મૂલ્ય હશે તે બધા 100c સુધી ઉમેરાશે પરંતુ જો આપણે ઘણી વિતરિત રીત વાપરીએ તો દરેક ડ્રાઈવર 100 નહીં ચલાવી શકે પરંતુ કદાચ માત્ર 4 કે 5 સુધી તો હું જે લોડ ડ્રાઇવિંગ કરું છું તે પણ મર્યાદિત છે અને તેથી તે ઝડપી હશે તેથી આ આકૃતિ ખરેખર મેં આકૃતિ પ્રમાણે જે કહ્યું છે તેનો સારાંશ આપે છે કે જો તમે ક્લૉક ટ્રીની શાખાઓ સાથે બફરો વહેંચો છો તેથી દરેક શાખામાં આની જેમ રેઝિસ્ટિવ અને કેપેસિટીવ અસરો દેખાશે પરંતુ આ ટૂંકા વાયર વિભાગ સુધી મર્યાદિત રહેશે તેથી દરેક વિભાગ માટે RC ડિલે ઘણો ઓછો થશે અને છેલ્લે તમે વાસ્તવિક સર્કિટ્સ ચલાવો જ્યાં ક્લૉકો જરૂરી છે સિક્વન્સિયલ તત્વો તેથી સારાંશ આપવા માટે તમારે સંખ્યાબંધ ફ્લિપ ફ્લોપ પર ક્લૉકનો સ્ત્રોત મોકલવાની જરૂર છે જે સમગ્ર ચિપમાં ફેલાવી શકાય છે તેને ક્લૉક સિંક કહેવામાં આવે છે તેથી આપણે આ નેટને લાંબા વાયર દ્વારા જોડીને મોકલતા નથી અથવા રૂટ કરતા નથી તેના બદલે આપણે આના જેવા ટ્રીના રૂપમાં બફર્સ રજૂ કરીએ છીએ અને પછી આપણે આ બફરોનો ઉપયોગ આ ફ્લિપ ફ્લોપને સીધા જ ચલાવવા માટે કરી શકાય છે બરાબર આ તે છે જેના વિશે આપણે અત્યાર સુધી વાત કરી હતી હવે ચાલો ક્લૉક બફરિંગ ના સંદર્ભમાં વ્યાપક અભિગમો જોઈએ ધારો કે આપણે ટ્રીની શાખાઓમાં બફર્સનો ઉપયોગ નથી કરતા આપણે એક ખૂબ જ મોટું બફર ડિઝાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે ક્લૉકના તમામ સિંકને ચલાવવા માટે પૂરતું શક્તિશાળી હશે તેમાં પૂરતી ક્લૉક ચલાવવાની ક્ષમતા હશે હવે CMOS ટેકનોલોજીના કેટલાક જાણીતા પરિણામો છે પાછા જ્યારે તમે આવા બફર્સ ડિઝાઇન કરો છો ત્યારે જો તમે એક ખૂબ જ મોટું બફર ડિઝાઇન કરો જે હંમેશા શક્ય હોય પરંતુ તે બફરને ખૂબ મોટા પરિમાણના ટ્રાન્ઝિસ્ટર ની જરૂર પડશે હવે જ્યારે તમે ટ્રાન્ઝિસ્ટર મોટા કરો છો ત્યારે ટ્રાન્ઝિસ્ટરનું રેઝિસ્ટન્સ અથવા કેપેસિટેન્સ મૂલ્ય વધશે જે ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચિંગ ડિલે વધારશે ચાલુ 0 થી 1 અથવા 1 થી 1 ડિલે અથવા 1 થી 0 ડિલે તેથી તેના કારણે સામાન્ય ડિઝાઇન માર્ગદર્શિકા એ છે કે એક મોટા બફરનો ઉપયોગ કરવાને બદલે તમે આના જેવું કંઈક વાપરો પ્રથમ ખૂબ નાના બફરનો ઉપયોગ કરો પછી તમે થોડો લાંબો બફર વાપરો પછી તમે આનાથી થોડો મોટો બફર વાપરો તેથી દરેક બફર બીજા કરતા f ના પ્રમાણમાં મોટો છે તેથી જો તે 1 છે તો આ f હશે આ f વર્ગ હશે અને તે જ રીતે આગળ આ પ્રમાણભૂત પ્રથા છે તે બતાવવામાં આવ્યું છે કે જો તમે યોગ્ય રીતે f પસંદ કરી શકો તો આ પદ્ધતિમાં કુલ ડિલે થશે ઘણું ઓપ્ટિમાઇઝ્ડ થશે એક બફર પ્રકારની વસ્તુની સરખામણીમાં તેથી આ આકૃતિમાં તેથી જો કે આપણે મોટા સેન્ટ્રલાઇઝ બફર જોઈ રહ્યા છીએ તે સેન્ટ્રલાઇઝ બફર આપણે ક્રમશ મોટા બફરની સાંકળ તરીકે બતાવી રહ્યા છીએ તેથી જેમ મેં કહ્યું તે કારણ મેં કહ્યું છે પરંતુ આ એક જ સેન્ટ્રલાઇઝ બફર તમામ સિંકને ચલાવવા માટે પૂરતું શક્તિશાળી છે તેથી જો તમે વાયરોને એવી રીતે લેઆઉટ કરી શકો કે લંબાઈ લગભગ બધી સમાન હોય તો સ્ક્યુમાં ધટાડો થશે હવે આ અભિગમ જો તમે સમાવિષ્ટ કરી શકો અથવા જો તમે અમલ કરી શકો તો આ તમને વધુ સારી રીતે સ્ક્યુ ઘટાડશે કારણ કે તમારું બફર એક જગ્યાએ છે લંબાઈની દ્રષ્ટિએ માત્ર વાયરો જ મેળ ખાવાની જરૂર છે અને તમે પરોપજીવી R અને C જોઈ શકો છો પરંતુ તમે બફર વિશે ચિંતિત નથી તમે માત્ર લંબાઈને સરખી કરવા માટે ચિંતિત છો પરંતુ જો તમે ઘણી જગ્યાએ બફરોનું વિતરણ કરો છો તો ઘણા નાના નાના બફર્સમાં નાની વિવિધતા પણ હશે 2 બફરો જ્યારે બનાવાય ત્યારે તે ક્યારેય સરખા ન હોઈ શકે તેમના પરિમાણોમાં થોડો તફાવત હશે બરાબર તેથી કેટલીક વિવિધતાઓ પણ ત્યાં જશે તેથી અહીં મેં કહ્યું તેમ આપણે ફક્ત ટ્રીના વાયરની લંબાઈને સમાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તેથી અભિગમ 2 જ્યાં તમે ટ્રીની એડ્જીસ સાથે બફરો રજૂ કરી રહ્યા છો તેથી આપણે સમાન બફરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેમ કે અહીં હું એમ માનું છું કે દરેક બફર 4 અન્ય બફરો ચલાવશે તેથી તેમનું કદ તેમની કરંટ ડ્રાઇવિંગ ક્ષમતા સમાન હશે તેથી જો આપણે આ સુનિશ્ચિત કરી શકીએ તો તમે ખાતરી કરી શકો છો કે બધી શાખાઓ પર ડિલે સમાન હશે કારણ કે તમામ બફરોના ડિલે સમાન હશે અને જો આપણે આ પ્રકારનું નેટવર્ક લેઆઉટ કરી શકીએ તો પછી જોશું તે કેવી રીતે આપણી પાસે ક્લૉક ટ્રીનું ખૂબ જ નિયમિત લેઆઉટ હોઈ શકે છે જે માત્ર બફર ડિલેના જ નહીં પરંતુ ઇન્ટરકનેક્શન ડિલેના સમાનતાની પણ ખાતરી કરી શકે છે તેથી તે રીતે તમે ખાતરી કરી શકો છો તમારો એકંદર ડિલે એટલે કે સમાન અને સ્ક્યુને યોગ્ય રીતે ઘટાડવામાં આવશે હવે ચાલો વ્યાપક ટોપોલોજી પર આવીએ તમે જુઓ છો કે આપણે પ્રકૃતિમાં કંઈક અંશે દાર્શનિક વિશે વાત કરી છે મેં કહ્યું કે ઘણા ક્લૉક સિંક છે એક ક્યાં ક્લૉક બફરનો ઉપયોગ કરો તેમને સરસ રીતે વિતરિત કરો જેમ કે સ્ક્યુ સંતુલિત છે અથવા વિતરણ દરમિયાન એક મોટા બફરને બદલે ઉપયોગ કરો નાના નાના બફરોનો પરંતુ તેમને ટ્રીની દરેક શાખા સાથે મૂકો હવે એક સામાન્ય ચિપમાં તમને લાગે છે કે તે પ્રોસેસર ચિપ હોઈ શકે છે તે ચિપ પરની સિસ્ટમ હોઈ શકે છે અને માત્ર પ્રોસેસર જ નહીં પ્રોસેસર છે મેમરી છે અન્ય કાર્યાત્મક એકમો છે ત્યાં ઘણાં વિવિધ પ્રકારના સર્કિટ છે ચિપમાં તેથી ચિપના દરેક ભાગ માટે જરૂરિયાતો સમાન રહેશે નહીં તો તમે ક્લૉકનું વિતરણ કેવી રીતે કરો છો તેથી કેટલાક વ્યાપક અભિગમો જે આપણે હવે એક પછી એક વાત કરી રહ્યા છીએ આ ટોપોલોજી ક્લૉક ટોપોલોજી કહેવામાં આવે છે પ્રથમ ટોપોલોજી જે આપણે પહેલાથી જ આ વિશે વાત કરી છે તે ક્લૉક ટ્રી છે તેથી ફક્ત તમારી યાદશક્તિને તાજી કરવા માટે આપણે મૂળભૂત રીતે ટ્રી જેવું માળખું મૂકી રહ્યા છીએ તે બાઇનરી ટ્રી હોઈ શકે છે તે ઉચ્ચ પરિમાણનું ટ્રી હોઈ શકે છે ઉદાહરણ તરીકે દરેક બફર 4 બફર ચલાવી શકે છે તેથી અહીં હું 2 બતાવી રહ્યો છું છેલ્લું બફર ડ્રાઇવિંગ છે ક્લૉક પિનના સમૂહને ચલાવશે ક્લૉક ટર્મિનલ બરાબર આ રીતે ક્લૉક ટ્રી મૂકી શકાય છે પરંતુ અહીં આ ટોપોલોજીમાં આપણે માની રહ્યા છીએ કે બફર્સનું છેલ્લું લેવલ જ્યાં પણ આપણે તેમને મૂક્યું છે ક્લૉક ટર્મિનલ તેની નજીક હોવું જોઈએ તેથી બફર્સનું છેલ્લું લેવલ ક્લૉક ટર્મિનલની નજીક હોવું જોઈએ જેથી તમે તેમને ટૂંકા વાયર દ્વારા જોડી શકો અને તે વાયરો પણ લંબાઈમાં લગભગ સમાન હોવા જોઈએ પરંતુ ફરીથી આ શક્ય છે જો તમારું લેઆઉટ અમુક પ્રકારનું નિયમિત હોય તો તમારી સર્કિટ નિયમિત હોય તેથી ક્લૉક ટ્રીના આ દરેક ટર્મિનલમાંથી તમે ક્લૉક સિગ્નલોને જોડવા માટે સમાન વાયર લેઆઉટ કરી શકો છો આ એક છે બીજી વધુ સામાન્ય છે અને ઘણા પ્રોસેસર ચિપ્સ વાસ્તવમાં આ પ્રકારની વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે તેથી તેઓ જે સૂચવે છે તે એ છે કે જેમ આપણે ફરીથી આમાં પાછા આવીશું જ્યારે આપણે કેટલાક કેસ સ્ટડી વિશે વાત કરીશું આ એક પ્રકારનું 2 લેવલનું ડીસ્ટ્રીબ્યુશન છે તેનો અર્થ એ છે કે ટોચના લેવલના ડીસ્ટ્રીબ્યુશનમાં આપણે ક્લૉક ટ્રીનો ઉપયોગ કરીએ છીએ જેમ તમે જોઈ શકો છો આ પણ બાઈનરી ટ્રી છે હું બતાવી રહ્યો છું તે ઉચ્ચ પરિમાણોનું અન્ય કોઈ ટ્રી હોઈ શકે છે હવે તમારી પાસે એક બાઈનરી ટ્રી જેવું માળખું છે જે સામાન્ય રીતે આપણે અગાઉ કહ્યું હતું કે આપણી પાસે ક્લૉક ટ્રી છે ક્લૉક ટ્રી છેવટે સ્ટોરેજ સેલ ની તમામ પિનને ફીડ કરે છે તેથી જ્યાં પણ આપણને જરૂર હોય ત્યાં સ્ટોરેજ સેલ પરંતુ હવે આપણે ના કહી રહ્યા છીએ સમયના અભાવે સ્ટોરેજ સેલ તમે અત્યારે ભૂલી જાઓ સમયના અભાવે આપણે માનીએ છીએ કે એક ગ્રીડ છે જે આપણે આપણી ચિપ સાથે બનાવીએ છીએ આ ધાતુ ગ્રીડ જોડાણ છે તે બધા એક સાથે ટૂંકા છે આ સોલિડ લાઇન્સ વાયર છે તે બધા એક સાથે જોડાયેલા છે અને જે ટ્રી હું બનાવું છું તે ટોચ પર છે તે ક્લૉક ટ્રી ઉપર છે દરેક ટર્મિનલ તે ડ્રાઇવિંગ અથવા ક્લૉક ટર્મિનલ નથી પરંતુ ગ્રીડના એક પોઇન્ટને ચલાવી રહ્યું છે તેથી આ આકૃતિના સંદર્ભમાં કદાચ એક પોઇન્ટ આ પોઇન્ટને ચલાવી રહ્યું છે એક પોઇન્ટ આને ચલાવી રહ્યું છે તેથી આ દરેક ગ્રીડ ટર્મિનલ કે જે આપણી પાસે છે તેથી ક્લૉક ટ્રી આ બધા ટર્મિનલને ચલાવી રહ્યું છે જેનો અર્થ છે કે મારી પાસે કોઈ પ્રકારનું સમાંતર ડ્રાઈવર કનેક્શન છે ઉદાહરણ તરીકે આ કિસ્સામાં 5 બાય 5 હોઈ શકે છે આવા 25 ડ્રાઈવરો હોઈ શકે છે આ ગ્રીડમાં 25 પિન ચલાવી શકે છે તેથી હાલની ડ્રાઇવિંગ ક્ષમતા 25 ગણી હશે અને એકવાર આપણી પાસે આ ગ્રીડ મેટલ લેયર પર હશે હવે નીચલા લેયરે જ્યાં તમારી પાસે ક્લૉકની જરૂર હોય ત્યાં સર્કિટ હોય તો તમે તેને નજીકના ગ્રીડ પોઇન્ટથી દોરો તમે ક્લૉક ટ્રીને ગ્રીડથી અલગ કરી રહ્યા છો ક્લૉક ટ્રી પ્રકૃતિમાં નિયમિત હશે તેઓ ગ્રિડને ફીડ કરશે તેઓ સમાંતર રીતે ગ્રીડ ચલાવશે અને નીચલા લેયરે જ્યાં તમારી પાસે સર્કિટ હશે ત્યાં તમે નજીકની ગ્રીડ પોઇન્ટમાંથી ક્લૉકને ટેપ કરો પોઇન્ટ આ એક કહેવાતા ક્લૉક નેટ મેશ જે ટ્રીથી ચાલે તે પાછળનો સિદ્ધાંત છે અને ત્રીજો વિકલ્પ આપણી પાસે ફરી એક બાઈનરી ટ્રી છે પરંતુ ડિલે સમાનતા માટે કેટલીક વાર તમે પેટા ટ્રીમાં કેટલીક ક્રોસ લિંક ઉમેરી શકો છો જેમ કે આ લાલ લિંક ક્રોસ લિંક છે ક્યારેક તમે ક્લૉક ડિલેને સમાન કરવા માટે આ કરો છો કદાચ તેના કેટલાક ભાગમાં લાંબા વાયરને કારણે લાંબા RC ડિલે થાય છે ડિલે વધુ છે તેથી ડિલે ઘટાડવા માટે તમે 2 શાખાઓને એકસાથે જોડી શકો છો જેથી તે સમાંતર આવે અને ડિલે ઓછો બને બરાબર તેથી સામાન્ય રીતે તમે આ તમામ ટોપોલોજીને એકસાથે જોડી શકો છો જેમ કે તમે કરી શકો છો આ એક ચિપ છે તમારી પાસે ક્લૉક પિન હોઈ શકે છે જે ફીડ કરે છે ઘણી ક્લૉકની સર્કિટરી માં તમારી પાસે અંદર PLL હોય છે ફેઝ લોક લૂપ પ્રકારની સર્કિટ જે ક્લૉક સિગ્નલને આંતરિક રીતે સિંક્રનાઇઝ કરશે અને આમાંથી તમે તેને વૈશ્વિક રીતે વિતરિત કરી શકો છો લેયરે જુદા જુદા પ્રદેશ અને દરેક પ્રદેશોમાં તમારી પાસે ગ્રીડ માળખું હોઈ શકે છે જેના વિશે મેં વાત કરી છે તેથી તમારી પાસે એક ટ્રી હોઈ શકે છે જે ગ્રીડને ફીડ કરશે તેથી તમારી પાસે ક્લૉક ટ્રી હોઈ શકે છે પરંતુ ગ્રીડની જરૂર નથી બહુ ઓછા જોડાણો જરૂરી છે તેથી તમે આ રીતે તમારી ક્લૉક ટ્રી ડિઝાઇનને કસ્ટમાઇઝ કરી શકો છો તેથી આ સાથે આપણે આ લેકચરના અંતમાં આવીએ છીએ તેથી આપણે આપણા આગામી લેકચરમાં વિવિધ ટ્રી ડીસ્ટ્રીબ્યુશન વ્યૂહરચનાઓ પર આપણી ચર્ચા ચાલુ રાખશું